ઘટક ૨ ના એકમ ૧૪ મૂલ્યાંકન તબક્કા માં આપનું સ્વાગત છે અગાઉના એકમમાં આપણે અમલીકરણના તબક્કાની પેટા પ્રક્રિયાઓ જોઈ આ એકમ માટેનું પરિણામ હશે મૂલ્યાંકન તબક્કાની પેટા પ્રક્રિયાઓ સમજવી આપણે અભ્યાસક્રમ ડિઝાઇન માટે જે ADDIE મોડેલ નો ઉપયોગ કરી રહ્યા છીએ તેમાં મૂલ્યાંકનનો તબક્કો છેલ્લો તબક્કો છે અને તે સારાંશનો તબક્કો છે જો કે જ્યારે આપણે આકૃતિનું નિરીક્ષણ કરીએ ત્યારે જોઈએ છીએ કે મૂલ્યાંકન બે અલગ અલગ સંદર્ભોમાં થાય છે એકદમ અંતમાં મૂલ્યાંકન તબક્કો છે જે સારાંશનો તબક્કો છે વિશ્લેષણ ડિઝાઇન વિકાસ અમલ પછી મૂલ્યાંકન ત્યાં મૂલ્યાંકન પણ છે જે દરેક તબક્કા સાથે જોડાયેલું છે આપ જે આડી પંક્તિઓ વિશ્લેષણ તબક્કો ડિઝાઇન તબક્કો વિકાસ તબક્કો તેમજ અમલીકરણ તબક્કો જુઓ છો તે બધા મૂલ્યાંકન સાથે જોડાયેલા છે તેનો અર્થ એ કે રચનાત્મક પ્રકારમાં મૂલ્યાંકન તબક્કો દરેક અન્ય તબક્કા સાથે જોડાયેલ છે દરેક તબક્કાના અંતે રચનાત્મક મૂલ્યાંકન લેવામાં આવે છે જેથી નક્કી કરી શકાય કે તે તબક્કાની પ્રવૃત્તિઓ માટે કોઈ પુનરાવર્તન જરૂરી છે કે કેમ ADDIE મોડેલ પરના સાહિત્યમાં કેટલાક લેખકો ADDIE મોડેલ નો ઉપયોગ કરીને અને તેને કડક અનુક્રમિક મોડેલ તરીકે જુએ છે જેમાં કોઈ પણ પ્રતિભાવમાં જોડાણ નથી અને પછી તેઓ ટીકા કરે છે કે આ મોડેલ ખૂબ ચુસ્ત છે જ્યારે ADDIE મોડેલ કમ સે કમ હાલના સ્વીકૃત પ્રમાણભૂત સ્વરૂપમાં દરેક તબક્કે પ્રતિક્રિયા ધરાવે છે દરેક તબક્કાના અંતે મૂલ્યાંકન થાય છે અને જો મૂલ્યાંકનનો તબક્કો એવું સૂચવે કે પુનરાવર્તન જરૂરી છે તો તે તબક્કાની પ્રવૃત્તિઓની પુન સમીક્ષા કરવામાં આવે છે દરેક તબક્કાના અંતે મૂલ્યાંકન પ્રક્રિયા કરવામાં આવે છે પરંતુ આ એકમમાં આપણે મૂલ્યાંકન તબક્કાને ADDIE મોડેલ ના સારાંશ અંતિમ તબક્કા તરીકે જોઈ રહ્યા છીએ આ તબક્કામાં આપણે શીખનારાઓ અને સૂચના પ્રણાલીની તપાસ કરીએ છીએ કે શું સામગ્રીમાં સુધારો કરવાની અને સૂચનાની જરૂર છે કે નહીં અને જો જરૂર હોય તો તેવા કિસ્સામાં સૂચનાના આગલા પ્રકાર સાથે પ્રક્રિયાનું પુનરાવર્તન થશે મૂલ્યાંકન બે પ્રકારે થાય છે દરેક તબક્કાના અંતે નક્કી કરવા માટે કે તે તબક્કાની કોઈપણ પ્રવૃત્તિઓની પુનરાવર્તન જરૂરી છે કે નહીં અભ્યાસક્રમની ડિઝાઇન ડિલિવરી અને તેના અમલીકરણની દ્રષ્ટિએ એકંદરે મોડેલ ની અસરકારકતા નક્કી કરવા માટે અંતિમ સારાંશ તબક્કાના રૂપે તરીકે 4 તબક્કાઓના અંતે અને ફરી વખત અભ્યાસક્રમ રજૂ કરવામાં આવે ત્યારે કોઈ ફેરફાર કરવો જોઈએ કે કેમ તે તે સારાંશ ભૂમિકા છે મૂલ્યાંકન તબક્કો સારાંશ અભ્યાસક્રમ ડિઝાઇન ની દરેક બાબત અને તેના કાર્યનું મૂલ્યાંકન થવું જોઈએ કારણ કે દરેક ડિલિવરી એક અનન્ય ઉદાહરણ છે આપણી પાસે વિશ્લેષણ ડિઝાઇન અને વિકાસના તબક્કાઓ છે છતાં દરેક અમલીકરણ એક અનન્ય ઉદાહરણ છે તેથી અભ્યાસક્રમના પરિણામોને વધુ સારી રીતે પ્રાપ્ત કરવાના આયોજન માટે તેનું મૂલ્યાંકન થવું જોઈએ અને અભ્યાસક્રમના પરિણામોની વધુ સારી પ્રાપ્તિ દ્વારા આપણે સમગ્ર કાર્યક્રમના પરિણામોની સારી પ્રાપ્તિ કરી શકીશું તેમજ ફરી વખત જયારે પાઠ્યક્રમની રજૂઆત કરીએ ત્યારે વિશિષ્ટ પરિણામો મેળવી શકીશું આ સુધારણા કાર્ય બે સ્તરે થાય છે અભ્યાસક્રમ સ્તરે આપણે એ સુનિશ્ચિત કરીને ગુણવત્તા અભાવને બંધ કરીએ છીએ કે ફરી વખત અભ્યાસક્રમના પરિણામોની પ્રાપ્તિનું સ્તર વધુ સારું હોય અને કાર્યક્રમ સ્તરે અમે સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે આગામી સમયમાં કાર્યક્રમના પરિણામો અને કાર્યક્રમના ચોક્કસ પરિણામોની પ્રાપ્તિ સ્તર પણ સુધરશે પ્રશિક્ષક દ્વારા સ્વ મૂલ્યાંકન તેમજ સાથીદારો અને વિદ્યાર્થીઓ દ્વારા પણ મૂલ્યાંકન થઈ શકે છે હકીકતમાં વિદ્યાર્થીઓ દ્વારા મૂલ્યાંકન ચોક્કસપણે કરાવવું ઇચ્છનીય છે અને જો શક્ય હોય તો સહકર્મીઓ દ્વારા પણ અને આપણને આ રીતે જે પ્રતિક્રિયા મળે છે તે ફરી વખતે અભ્યાક્રમની ડિલિવરી ના વિકાસનો આધાર બનશે મૂલ્યાંકન તબક્કાની ઘણી પેટા પ્રક્રિયાઓ છે આપણી પાસે અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણ છે આપણે આગામી એકમમાં આ અંગે વધુ વિગતવાર ચર્ચા કરીશું અભ્યાસક્રમના CO ની પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રાપ્તિની ગણતરી ધ્યાન રાખો કે આપણે પહેલાથી જ ડિઝાઇન તબક્કામાં CO માટે લક્ષ્ય સ્તર નક્કી કર્યું છે ડિઝાઇન તબક્કા દરમિયાન આપણે CO ની પ્રાપ્તિ માટે ચોક્કસ લક્ષ્ય સ્તર નક્કી કર્યા છે અને મૂલ્યાંકન તબક્કામાં આપણે વાસ્તવમાં CO ની પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રાપ્તિની ગણતરી કરી રહ્યા છીએ પછી લક્ષ્ય સ્તરો અને વાસ્તવિક પ્રાપ્તિ સ્તરના આધારે CO પ્રાપ્તિમાં અંતર દૂર કરવા માટે ક્રિયાઓ સૂચવવી જો પ્રાપ્તિ સ્તર લક્ષ્ય સ્તરે ન પહોંચ્યું હોય અથવા જો પ્રાપ્તિ સ્તર લક્ષ્ય સ્તરે પહોંચી ગયું હોય તો આપણે લક્ષ્ય સ્તરને વધારવાનું વિચારી શકીએ છીએ પછી CO ની પ્રાપ્તિ દ્વારા આપણે POs અને PSO ની પ્રાપ્તિની ગણતરી કરવાની જરૂર છે અમલીકરણના તબક્કા દરમિયાન આપણે દરેક સૂચનાત્મક એકમ પછી અવલોકનો કર્યા હશે પ્રશિક્ષકે દરેક સૂચનાત્મક એકમ પછી નિરીક્ષણો નોંધ્યા હશે આ બધાના આધારે આપણે અભ્યાક્રમના અમલીકરણ સંબંધિત સારાંશ નિરીક્ષણો કરી શકીએ છીએ જો ઉપલબ્ધ હોય તો સહકર્મીની પ્રતિક્રિયા સુધારણા માટે સૂચનો આપણે અન્ય સ્ત્રોતોથી પણ પ્રતિસાદ મેળવી શકીએ છીએ જો ઉપલબ્ધ હોય તો મૂલ્યાંકનના પરિણામોની સમીક્ષા સહકર્મી દ્વારા કરાવવી જોઈએ ધ્યાન રાખો કે મૂલ્યાંકનનો તબક્કો પણ વાસ્તવમાં સીધા મૂલ્યાંકન વિભાગ સાથે જોડાયેલો છે જેનો અનિવાર્યપણે અર્થ એ છે કે આ તબક્કાનું પણ મૂલ્યાંકન કરવાની જરૂર છે તેથી સ્પષ્ટપણે આ મોડેલમાં એક નિવેશ પરિણામ સંબંધ છે એ અર્થમાં કે એક તબક્કાનું પરિણામ આગલા તબક્કામાં નિવેશ બને છે પરંતુ દરેક તબક્કાના અંતે સમાંતર મૂલ્યાંકનનો તબક્કો પણ છે આપણે મૂલ્યાંકન કરવાની જરૂર છે મૂલ્યાંકન તબક્કાના અંતે પણ આપણે જે દસ્તાવેજો પ્રસ્તુત કરીએ છીએ સુધારણા યોજનાઓ અને અન્ય યોજનાઓ એ સુનિશ્ચિત કરવા માટે કે આપણી પાસે જે કઈંપણ જાણકારી છે તે માન્ય છે કે નહિ તે માટે સહકર્મી દ્વારા સમીક્ષા થવી જોઈએ એક મહત્વની બાબત છે અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણ આપણે આગામી એકમમાં આ અંગે વધુ વિગતવાર ચર્ચા કરીશું આ સારાંશ પ્રકારનો છે અને જ્યારે અભ્યાસક્રમ ફરીથી આપવામાં આવે છે અમલીકરણ સુધારવા માટે ખૂબ ઉપયોગી છે આ માહિતી વિદ્યાર્થીઓ પૂરી પાડે છે અને તેનો ઉપયોગ CO ની પરોક્ષ પ્રાપ્તિની ગણતરીમાં પણ થઈ શકે છે આમ અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણની માહિતી અમલીકરણમાં સુધારો કરવા માટે નિવેશ આપે છે તેમજ તે CO ની સીધી પ્રાપ્તિમાં ગણતરી માટેની માહિતી પૂરી પાડે છે મુખ્યત્વે આપણે અગાઉના વિભાગમાં પણ જોયું છે કે CO ની પ્રાપ્તિની ગણતરી તમામ મૂલ્યાંકન સાધનો આંતરિક પરીક્ષણો પ્રશ્નોત્તરી અસાઈન્મેન્ટ સત્રાંત પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓના પ્રદર્શન પર આધારિત છે જો કે આપણે અભ્યાક્રમ નિકાસ સર્વેક્ષણ દ્વારા પરોક્ષ રીતે પ્રાપ્તિની ગણતરી પણ કરી શકીએ છીએ તે કેવી રીતે કરવું આપણે તે આગામી એકમમાં જોઈશું CO ની પ્રાપ્તિ માટે લક્ષ્યની ઓળખ કરવી જરૂરી છે અને આ આપણે જોયું છે તે સામાન્ય રીતે ડિઝાઇન તબક્કામાં થાય છે પછી પ્રાપ્તિમાં અંતરની પણ ગણતરી કરવી જોઈએ જો લક્ષ્ય અને વાસ્તવિક પ્રાપ્તિ વચ્ચેનું અંતર સકારાત્મક હોય તો પ્રશિક્ષકે વધારાની સૂચના પ્રવૃત્તિઓ માટે યોજના બનાવવી જોઈએ જેથી અંતર ઘટી શકે આ અર્થમાં કે જો પ્રાપ્તિ સ્તર લક્ષ્ય સ્તર કરતાં ઓછું હોય તો ફરી વખત જયારે અભ્યાસક્રમ આપવામાં આવે ત્યારે આપણે સુધારાઓ માટે આયોજન કરવું જોઈએ જેથી અંતર ઓછું થાય બીજી બાજુ જો પ્રાપ્તિ સ્તર લક્ષ્ય સ્તર જેટલું હોય અથવા લક્ષ્ય સ્તર કરતા વધુ હોય તેનો અર્થ એ છે કે જો અંતર 0 અથવા નકારાત્મક હોય તો આપણે લક્ષ્યને ઉચ્ચ કરી શકીએ છીએ તે પણ શક્ય છે કે પ્રશિક્ષક લક્ષ્ય પ્રાપ્ત કરે ત્યારે પણ તે જ લક્ષ્ય રાખવા ઈચ્છે અને જો એવું હોય તો પ્રશિક્ષકે આમ કરવાનાં કારણો જણાવવા પડે કદાચ આ વર્ગ માટે આપણે લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે પરંતુ અમને પૂર્ણ ખાતરી નથી કે આગામી વર્ગ માટે પણ સૂચનાત્મક ડિલિવરી યોગ્ય છે કે નહીં આથી આપ વધુ એક વર્ગમાં જોવા માંગો છો અને જો આપ બીજા વર્ગ માટે પણ નિર્ધારિત લક્ષ્યો પ્રાપ્ત કરવામાં સક્ષમ છો તો આપણે લક્ષ્યને ઉચ્ચ કરવા માંગીએ છીએ એવું શક્ય છે કે સમાન લક્ષ્ય સ્તરને જાળવી રાખવા માટે પ્રશિક્ષક પાસે આ પ્રકારે તર્ક હોય પરંતુ જો એમ હોય તો પ્રશિક્ષકે તે કારણો જણાવવા જ જોઈએ ક્યાં તો આપણે સુધારાની યોજના બનાવીએ છીએ જેથી અંતર ઘટાડવા માટે પ્રાપ્તિ સ્તર વધારી શકાય જ્યારે લક્ષ્યો પ્રાપ્ત ન થાય અથવા લક્ષ્ય પ્રાપ્ત થાય ત્યારે સમાન લક્ષ્ય જાળવી રાખવું અથવા લક્ષ્ય પ્રાપ્ત થાય ત્યારે લક્ષ્ય ઉચ્ચ કરવું આપણે આમાંની એક ક્રિયા કરવાની જરૂર છે અને તે મૂલ્યાંકન તબક્કાનો એક ભાગ છે અભ્યાસક્રમના પરિણામોની પ્રાપ્તિના આધારે આપણે POs અને PSO ની પ્રાપ્તિની ગણતરી કરવાની પણ જરૂર છે અભ્યાસક્રમો ઇજનેરી કાર્યક્રમના મુખ્ય તત્વોમાંથી નિર્મિત થયેલ છે ખાસ કરીને મુખ્ય અભ્યાસક્રમ અને POs અને PSOs મુખ્યત્વે અભ્યાસક્રમો દ્વારા પ્રાપ્ત થાય છે સહ અભ્યાસક્રમ ઇત્તર પ્રવૃત્તિઓ અને અન્ય પ્રવૃત્તિઓ છે જે કદાચ POs અને PSOsની પ્રાપ્તિમાં સહાય કરે છે પરંતુ મોટે ભાગે POs અને PSO ને અભ્યાસક્રમ દ્વારા પ્રાપ્ત કરવા પડે છે PO અને PSO ની પ્રાપ્તિની ગણતરી CO ની પ્રાપ્તિથી કરવી જોઈએ દેખીતી રીતે દરેક CO એ POs અને PSO ના પેટ સમૂહને સંબોધે છે અને પ્રત્યેક CO એ સંબોધિત POs અને PSOs સાથે અલગ અલગ માત્રામાં સહ સંબંધ ધરાવે છે આપણે અગાઉના એકમોમાં જોયું છે કે સહસંબંધની માત્ર ઓછી મધ્યમ અથવા વધુ હોઈ શકે છે સહસંબંધની માત્ર અને CO ની પ્રાપ્તિના વાસ્તવિક સ્તરના આધારે PO અને PSO ના પ્રાપ્તિ સ્તરની ગણતરી કરવી જોઈએ PO અને PSOની પ્રાપ્તિની ગણતરી કરવા માટે કોઈ વિશિષ્ટ પ્રક્રિયા નથી અગાઉના એકમમાં આપણે એક સરળ પ્રક્રિયા બતાવી છે જેના દ્વારા PO અને PSOના પ્રાપ્તિ સ્તરની ગણતરી કરી શકાય છે આપણે જે પણ પ્રક્રિયા પસંદ કરીએ છીએ તે લાગુ કરવા માટે ઉચિત રૂપે સરળ હોવી જોઈએ કારણ કે આપણે તેને તમામ અભ્યાસક્રમોમાં અમલમાં મૂકવાની જરૂર છે અને સંસ્થાના તમામ કાર્યક્રમોના તમામ અભ્યાસક્રમો માટે તેનું પાલન કરવું આવશ્યક છે તેથી સમગ્ર સંસ્થામાં સમગ્ર કાર્યક્રમોમાં તમામ અભ્યાસક્રમોમાં એક સામાન્ય પ્રક્રિયા હોવી જરૂરી છે આપણે અગાઉ જે સરળ પ્રક્રિયા વિષે ચર્ચા કરી તેનો ઉપયોગ કરી શકાય છે જો કોઈ અન્ય પ્રક્રિયા અથવા તે પ્રક્રિયામાં વિવિધતા ઇચ્છિત હોય જ્યાં સુધી તે સમગ્ર સંસ્થામાં સામાન્ય છે ત્યાં સુધી તે સારું છે આપણે એ પણ જોયું કે અમલીકરણના તબક્કા દરમિયાન દરેક સૂચનાત્મક એકમ પછી પ્રશિક્ષક નિરીક્ષણો કરે છે આ નિરીક્ષણો દરેક સૂચનાત્મક એકમ પછી આપવામાં આવે છે આપણી પાસે વિદ્યાર્થીઓન પ્રદર્શન પર પણ પ્રતિભાવ છે દરેક મૂલ્યાંકન પછી દરેક પ્રશ્નોત્તરી પછી અથવા દરેક કસોટી પછી અથવા દરેક અસાઈન્મેન્ટ જમા કર્યા પછી વિદ્યાર્થીઓને તેમના પ્રદર્શન પર પ્રતિભાવ આપવામાં આવે છે મધ્ય પાઠ્યક્રમ સર્વેક્ષણમાં વિદ્યાર્થીઓ પાસેથી એકત્રિત કરવામાં આવેલા પ્રતિભાવ ઉપલબ્ધ છે અભ્યાસક્રમના અંતે વિદ્યાર્થીઓ પાસેથી જે પ્રતિસાદ પ્રાપ્ત કરવામાં આવે છે અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણ ઉપલબ્ધ છે આપણી પાસે દરેક સૂચનાત્મક એકમ પછી નિરીક્ષણો દરેક મૂલ્યાંકન પછી પ્રતિસાદ મધ્ય અભ્યાસક્રમ સર્વેક્ષણ દરમિયાન પ્રતિસાદ એક અથવા વધુ અને અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણ માહિતી છે આ બધાના આધારે પ્રશિક્ષકે સારાંશ નિરીક્ષણો લખવા જ જોઈએ ફરી વખત જયારે અભ્યાસક્રમ રજૂ કરવામાં આવે ત્યારે સૂચનાની ગુણવત્તા સુધારવા માટે આ સારાંશ અવલોકનો પ્રશિક્ષક માટે ખૂબ મૂલ્યવાન હશે આ સારાંશ નિરીક્ષણોમાં એવી બાબતોનો સમાવેશ થશે જેમ કે કયા ક્ષેત્રમાં સામગ્રીને આયોજિત કલાકોમાં આવરી લેવામાં મુશ્કેલીઓ છે કઈ બાબતો અસ્પષ્ટ છે વિદ્યાર્થીઓ કઈ સમસ્યાઓનો સામનો કરે છે આવશ્યક પૂર્વજરૂરી જ્ઞાનની બાબતે કયા મુદ્દાઓ છે એવા કયા CO છે જે ખાસ કરીને મુશ્કેલ લાગી રહ્યા છે આ તમામ પ્રકારના મુદ્દાઓ આ સારાંશ નિરીક્ષણોમાંથી મેળવી શકાય છે અને તે ફરી વખત જયારે અભ્યાસક્રમ આપવામાં આવે ત્યારે સૂચનાની ગુણવત્તામાં સુધારાના આયોજન માટે આધાર બની શકે છે જો પ્રશિક્ષક કોઈ સહકર્મીને વર્ગોના સંચાલન અને સૂચનાત્મક સામગ્રી પર અવલોકનો આપવા વિનંતી કરી શકે તો તે ખૂબ ઉપયોગી થઈ શકે છે કારણ કે આના અમલીકરણ માટે વિશેષ સહયોગપૂર્ણ વાતાવરણની જરૂર પડશે જ્યાં આપવામાં આવેલ પ્રતિસાદનો ઉપયોગ માત્ર મૂલ્યાંકનના હેતુ માટે કરવામાં આવે છે અને તેને ખરેખર કોઈ પણ પ્રકારના વ્યક્તિગત પ્રતિસાદ અથવા વ્યક્તિગત નાપસંદગી તરીકે ગણવામાં આવતો નથી સહયોગ માટે અનુકૂળ વાતાવરણ હોવું જોઈએ અને જો તે ઉપલબ્ધ હોય તો પ્રશિક્ષક સહકાર્યકરોને સત્રોના સંચાલન અને સૂચનાત્મક સામગ્રી પર નિરીક્ષણો આપવા વિનંતી કરી શકે છે ઉપરાંત અમે જોયું છે કે સામાન્ય રીતે દરેક સંસ્થા પાસે મૂલ્યાંકન સાધનોની ગુણવત્તા ચકાસવા માટે પદ્ધતિ હોય છે ભાષાના સંદર્ભમાં મૂલ્યાંકન સાધનોની ગુણવત્તા સ્પષ્ટતા COs ની વ્યાપ્તિ જ્ઞાનાત્મક સ્તરો કે જેના પર પ્રશ્નો પૂછવામાં આવે છે અને અનુરૂપ COs ના જ્ઞાનાત્મક સ્તરો આ તમામ મુદ્દાઓના સંદર્ભમાં સામાન્ય રીતે ચકાસણી પ્રક્રિયા હોય છે જ્યાં મૂલ્યાંકન સાધનોની સમીક્ષા કરવામાં આવે છે આ સમિતિ મૂળભૂત રીતે સમિતિમાં સહકર્મીઓનો સમાવેશ થાય છે દ્વારા આપવામાં આવેલ પ્રતિભાવ ફરી અભ્યાસક્રમ રજૂ કરવામાં આવે ત્યારે અભ્યાસક્રમમાં સુધારા માટે આયોજન કરવામાં મદદરૂપ થશે તે સિવાય આપણે સહકાર્યકરોને શિક્ષણ સામગ્રી શીખવાની સામગ્રી સત્રોનું વાસ્તવિક સંચાલન માટે પ્રતિસાદ આપવા વિનંતી કરી શકીએ છીએ આ દ્વારા આપણે સહકર્મીની દ્રષ્ટિએ અભ્યાસક્રમ જોઈ શકીએ છીએ અને આ માહિતીનો ઉપયોગ અભ્યાસક્રમના સુધારાઓની યોજના માટે પણ થઈ શકે છે આમ ઘણા સ્રોતો છે જ્યાંથી આપણે માહિતી મેળવવી જોઈએ અને ફરી વખત જયારે અભ્યાસક્રમ રજૂ કરવામાં આવે ત્યારે તેમાં સુધારાનું આયોજન કરવા માટે આ જાણકારી એકત્રિત કરવામાં આવે છે ધ્યાન રાખો કે કેટલીક સંસ્થાઓમાં એવું બિલકુલ શક્ય છે કે પ્રશિક્ષક ફરી વખત અભ્યાસક્રમ રજૂ ન કરે ક્યાં તો પ્રશિક્ષક તે સંસ્થા છોડી દે અથવા તો પ્રશિક્ષકને બીજો અભ્યાસક્રમ સોંપવામાં આવે છે તેમ છતાં એ ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે કે આ તમામ અવલોકનો જે એક પ્રકારની અભ્યાસક્રમ ફાઇલ માં નોંધાયેલા છે તે એવા પ્રશિક્ષક માટે ખૂબ મદદરૂપ થશે જે આગામી વખતે અભ્યાસક્રમ શીખવવાનું આયોજન કરી રહ્યા છે તે અર્થમાં આ માહિતી સંપૂર્ણ પ્રકારની હોવી જોઈએ અને તે વિભાગની સંપત્તિ વિભાગ કક્ષાએ જાળવી રાખવી જોઈએ હોવી જોઈએ તેને સંગ્રહ તરીકે ગણવો જોઈએ વિભાગ કક્ષાએ જાળવવામાં આવે છે અને આમ પ્રશિક્ષકે તેને વિભાગમાં યોગદાન તરીકે જોવું જોઈએ જો તે પ્રશિક્ષક ફરી વખત એ અભ્યાસક્રમ રજૂ કરવાનું આયોજન ન કરી રહ્યા હોય તો પણ આ માહિતી પુરી લગનથી નોંધવી જોઈએ અને આયોજન પ્રક્રિયામાં જરૂરી તમામ માહિતી પણ ઉપલબ્ધ હોવી જોઈએ તે પણ શક્ય છે કે અનુગામી ડિલિવરી માં અભ્યાસક્રમની વાસ્તવિક સામગ્રીમાં થોડો ફેરફાર હોઈ શકે જો કે મુખ્ય અભ્યાસક્રમોના સંદર્ભમાં દર વર્ષે સામાન્ય રીતે ફેરફારો ના થાય પરંતુ સિદ્ધાંત રૂપે સ્તર I સંસ્થા માટે મુખ્ય અભ્યાસક્રમ માટે પણ અભ્યાસક્રમની સામગ્રીમાં નાના ફેરફારો કરવા શક્ય છે અને જ્યાં વૈકલ્પિક અભ્યાસક્રમોની વાત આવે છે ત્યારે નોંધપાત્ર ફેરફારો પણ થઈ શકે છે આમ અભ્યાસક્રમના વિષયવસ્તુમાં કેટલાક ફેરફારો થવાની સંભાવના હોય તેવી પરિસ્થિતિઓમાં પણ પ્રક્રિયાને ખંતપૂર્વક અનુસરવી જોઈએ અને જરૂરી તમામ માહિતી એકત્રિત કરીને નોંધવી જોઈએ ફરી વખત જયારે અભ્યાસક્રમ રજૂ કરવામાં આવે ત્યારે અભ્યાસક્રમ સુધારવા માટે આ પ્રકારની યોજના ગુણવત્તા વધારવા માટે એક આવશ્યક પાસું છે અમે જોયું છે કે POs અને PSOs ની ગણતરીની દ્રષ્ટિએ આ પણ મહત્વનું છે અને જો CO ના પ્રાપ્તિ સ્તરમાં સુધારો થાય તો POs અને PSO ના પ્રાપ્તિ સ્તરોમાં પણ સુધારો થશે અભ્યાસક્રમ સ્તરે અને કાર્યક્રમ સ્તરે ગુણવત્તા સુધારવા માટે આ આવશ્યક છે આપણે મૂલ્યાંકન તબક્કા તરફ આ રીતે જોવું જોઈએ સુધારણા માટેના સૂચનો સારાંશ નિરીક્ષણોના આધારે જેમ આપણે હમણાં જ જોયું છે સુધારણા કરવામાં આવે છે જે દરેક સૂચનાત્મક એકમ પછી અવલોકનો પર આધારિત છે ડિઝાઇન તબક્કા દરમિયાન નિર્ધારિત લક્ષ્યોની તુલનામાં CO ના પ્રાપ્તિના વાસ્તવિક સ્તર અને પ્રાપ્તિ સ્તર લક્ષ્ય સ્તરે પહોંચી ગયા છે કે નહિ અથવા જો તેઓ પહોંચવામાં નિષ્ફળ ગયા હોય તો ત્યાં પહોંચવા માટે કેટલા અંતરે દૂર છે અને જો તેઓ લક્ષ્ય સ્તરને વટાવી ગયા તો તેઓ કેટલા અંતરથી લક્ષ્ય સ્તરને વટાવી ગયા છે અભ્યાસક્રમના તમામ પાસાઓ પર સાથીઓની પ્રતિક્રિયા શિક્ષણ સામગ્રી શીખવાની સામગ્રી ઉપયોગમાં લેવાતા મૂલ્યાંકન સાધનો દરેક મૂલ્યાંકન સાધનની ગુણવત્તા સમગ્ર મૂલ્યાંકન યોજના તેમજ મધ્ય સત્ર સર્વેક્ષણ અને અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણ દ્વારા મેળવેલ વિદ્યાર્થીઓની પ્રતિક્રિયા તેથી આ બધાના આધારે આપણે સુધારણા માટે સૂચનો કરીએ છીએ અને ઉલ્લેખ કર્યો છે તેમ આની નોંધ રાખવી જોઈએ અને વિભાગ પાસે હોવું જોઈએ તે જ પ્રશિક્ષક ફરી વખતે અભ્યાસક્રમ રજૂ ન કરે તો પણ આ આવશ્યક છે અલબત્ત જો તે જ પ્રશિક્ષક રજૂ કરે તો ઘણું સારું પ્રશિક્ષક ચોક્કસપણે આ તમામ સુધારણા યોજનાઓનો સમાવેશ કરી શકે છે અમલ કરી શકે છે અને ઉચ્ચ સ્તરના CO પ્રાપ્ત કરી શકે છે આમ તે મૂલ્યાંકન તબક્કાનું મહત્વનું પાસું છે અભ્યાસ મૂલ્યાંકન તબક્કામાં ફાળો આપતી કોઈપણ વધારાની પ્રક્રિયાઓ આપો અભ્યાસના પરિણામો tale iisctagmail com પર મોકલાવ બદલ આભાર આગામી એકમમાં આપણે અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણની ડિઝાઇન અને ઉપયોગ સમજીશું અગાઉ ઉલ્લેખ કર્યો છે તેમ અભ્યાસક્રમના તમામ પાસાઓ અંગે વિદ્યાર્થીઓ પાસેથી પ્રતિભાવ મેળવવા માટે અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણ એક અત્યંત મહત્વપૂર્ણ ઘટક છે અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણની ડિઝાઇન તેમજ અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણમાંની માહિતીનો ઉપયોગ અભ્યાસક્રમની સુધારણા યોજનાઓમાં મહત્વનો ઘટક બનશે